પ્રાધ્યાપક ડિઝાઇન વિચારસરણી ઓનલાઇન અભ્યાસક્રમમાં ફરી આપનું સ્વાગત છે ડિઝાઇન વિચારસરણી એ આવેદન વિષે છે આપે મને સિદ્ધાંત વિષે ડિઝાઇન વિચારસરણીની વાર્તાઓ વિષે વાત કરતા સાંભળ્યો છે આપે જોયું તેમ એ આવેદન છે અથવા મેં આપની સમક્ષ વર્ણન કર્યું છે અને આપે આપના મનમાં તેની કલ્પના કરી છે પરંતુ અહીં હું બતાવવા મંગુ છું કે તે કઈ રીતે થઈ શકે છે આપ અહીં વિડીઓમાં જોઈ શકો છો તેમ ડિઝાઇન વિચારસરાણીનો આસ્વાદ લેવા માટે કઈ રીત વધુ સારી છે તો અહીં મારી સાથે એવા લોકો છે જેઓએ ડિઝાઇન વિચારસરણીનો ઉપયોગ કરવાનો અનુભવ કર્યો છે તેઓએ વાસ્તવિક જીવનની સમસ્યાઓ વાસ્તવિક જીવનની પરિસ્થિતિઓ વાસ્તવિક જીવન ગ્રાહકો વાસ્તવિક જીવનના લોકોને સહાય કરવાનો પ્રયાસ કર્યો છે અને તેઓ હજી પણ તેમની મદદ કરવાની પ્રક્રિયામાં છે તો આજે આપણે જોઈશું કે ડિઝાઇન વિચારસરણીનો ઉપયોગ વાસ્તવિક જીવનમાં કઈ રીતે કરવો અને વિશેષ કરીને સહાનુભૂતિ તરીકે ઓળખાતા ડિઝાઇન વિચારસરણીના પ્રથમ તબક્કા વિષે જોઈશું સહાનુભૂતિ એ આપની સાથેની આ આખી મુસાફરીનું સૌપ્રથમ અને સંભવત સૌથી અગત્યનું પગલું છે તો ત્યાં મારી સાથે ચાર મિત્રો સહકર્મીઓ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે ને અમારામાં વિચારો ઉછળી રહ્યા છે મારામાં વિચારો ઉછળી રહ્યા છે ડિઝાઇન વિચારસરણીનો આ ભાગ રીતે કરવો તે તેઓ આપણે દર્શાવશે ગ્રાહક યાત્રા નકશા આલેખન વિષે મેં અગાઉ આપને વાત કરી હતી ગ્રાહક યાત્રા નકશા આલેખનનું પુનરાવર્તન જાણે કે આપ જેને મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છો તેમની નજરથી સમગ્ર અનુભવ કરવો ગ્રાહક શબ્દથી ગેરમાર્ગે દોરાઈ ના જશો તેઓ આપને કોઈ ચુકવણી કરવાના નથી કોઈક એવી વ્યક્તિ છે જેની આપ કોઈ રીતે મદદ કરવા ઈચ્છો છો મારા સાથીઓ જેની પર કાર્ય કરવા જઈ રહ્યા છે તેવા કિસ્સા દ્વારા અમે દર્શાવીશું તો હું તે લોકોને સોંપું છું અને આપણે શરુ કરીએ તે પહેલા ફરીથી પુનરાવર્તન હું આપને મુખ્ય પગલાંઓ કહીશ ગ્રાહક યાત્રા નકશા આલેખનમાં સામાન્ય રીતે સામેલ થતું પહેલું પગલું એ છે કે આ વ્યક્તિ કોણ છે તે જાણવું વ્યકિતત્વ તો આ વ્યક્તિત્વના ત્રણ ભાગ છે એક વ્યક્તિની ઉંમર છે બીજું ભૂગોળ છે અને ત્રીજું ફક્ત મનોરંજન માટે આપણે આ વ્યક્તિનું નામ પણ રાખીશું બરાબર જો આપના કિસ્સામાં તે સ્ત્રી છે કે પુરુષ તે મહત્વપૂર્ણ હોય તે આગળ વધીને તે કરો પરંતુ હું આગ્રહ રાખતો નથી તેથી જો તે આપના માટે ચોક્કસપણે તમામ રીતે મહત્વપૂર્ણ હોય તો તેને તે અથવા તેણી બોલાવો તેને કોઈ ચોક્કસ લિંગ આપી શકો અને આપ આગળ વધી શકો છો અન્યથા તે ફરજિયાત નથી તેથી સૌપ્રથમ અને સૌથી અગત્યનું આપે જે કરવાનું છે તે વ્યક્તિની ઓળખ છે મને જે વિશેષ રૂપે ઉપયોગી લાગ્યું તે એક સૂચન અહીં એ છે કે બહુવિધ વ્યક્તિઓ લેવી જેની સાથે આપ વાતચીત કરી શકો અથવા જેની પર આપ ધ્યાન આપી શકો છો જેની પર આપ નજર રાખી શકો તો એક સાઠ વર્ષના સજ્જન હોઈ શકે અને બીજા ચાલીસ વર્ષના સ્ત્રી હોઈ શકે તો આપની પાસે આ બે પ્રકારના વ્યક્તિત્વ હોઈ શકે અને આપ તેની પર સારી રીતે ધ્યાન આપી શકો તો આ વ્યક્તિતવની વાત છે ત્યાં સુધી આપણે ગઈ વખતે જોયું તેમ બીજું હતું તબક્કાઓ કે જેની આપણે નોંધ લીધી છે અત્યંત સરળ બનાવવા માટે આપ જે પ્રવૃતિને માપવાનો પ્રયત્ન કરી રહ્યા છો તે લખો તે પ્રવૃત્તિની પહેલા અને પછી જે થાય છે તે પણ એટલું જ રસપ્રદ છે કારણ કે આપ શોધવા ઇચ્છો છો કે આ વ્યક્તિ કેવી રીતે આ પ્રવૃત્તિ કરી રહી છે અને આ પ્રવૃત્તિ કર્યા પછી શું થાય છે તો સરળ શબ્દોમાં મૂકીએ તો પ્રવૃત્તિ પહેલા પ્રવૃત્તિ દરમિયાન અને પ્રવૃત્તિ પછી આમ આ ત્રણ અલગ અલગ તબક્કાઓ છે જો આપ ઇચ્છો તો આપ વધુ વિસ્તારમાં કરી શકો છો અને વધુ તબક્કા ઉમેરી શકો છો પરંતુ આ ન્યુનત્તમ છે અહીં બીજું સૂચન ઉદાહરણ તરીકે જે કઈં પણ ચાલી રહ્યું છે તેનો સંપૂર્ણ ખ્યાલ મેળવવા માટે દરેક તબક્કે કમસે કમ ત્રણ પગલાં હોવા હિતાવહ છે તે જ રીતે પ્રવૃત્તિ બાદ અને પ્રવૃત્તિ દરમિયાન પણ જેટલા વધુ પગલાં તેટલું વધુ સારું આપની પાસે સાત જુદા જુદા પગલાંઓ છે આઠ જુદા જુદા પગલાંઓ છે બરાબર છે આપણે એ ધ્યાન રાખવાનું છે કે ગ્રાહક શું કરે છે એ રીતે થશે તો ઓછામાં ઓછા 3 તબક્કા હશે 3 અને 3 તો બધું થઈને આપણી પાસે કુલ 9 પગલાં થશે ઓછામાં ઓછા 9 પગલાં થશે તો આપણે એ જ કરવા જઈ રહ્યા છીએ હું આપને અહીં બતાવવા જઈ રહ્યો છું તેથી આપણે હવે સ્ટીકી નોંધનો ઉપયોગ કરીશું આ સ્ટીકી નોંધ છે જે આપ જોશો કે ખુબ ઉપયોગી છે મારા એક મિત્રએ મજાક ઉડાવી હતી કે ડિઝાઈન વિચારસરણી એ આ સ્ટીકી નોંધો ખૂબ જ વેચાવાનું એકમાત્ર કારણ છે હું અહીં સ્ટીકી નોંધોની જાહેરાત કરવા માટે નથી પરંતુ તે ખૂબ ઉપયોગી છે કારણ કે આપ તેને ફાડી શકો છો અને આપ તેને ફરી મૂકી શકો છો આપ તેને એક જગ્યાએ મૂકી શકો છો તેની પર જે ઈચ્છો તે લખી શકો કઈંક દોરી પણ શકો છો આપ તેને આસપાસ ખસેડી શકો છો તે ખૂબ જ સરળ છે અને આપને બતાવવા જઈ રહ્યો છું કે અમારી પાસે છે તેવા ટેબલ સાથે વસ્તુઓની આસપાસ ખસેડવાનું સરળ છે સમૂહના લોકો ભાગ લઈ શકે છે અને શું થઈ રહ્યું છે તે જોઈ શકે છે આ હેતુ માટે તે ખુબ ઉપયોગી છેહા નહીંતર મારા માટે સારી બાબત એ છે કે જે કંપનીઓ આ બનાવે છે તેમાં રોકાણ કરવું પરંતુ હાલ પૂરતું આપણે ગ્રાહક યાત્રા નકશા આલેખનના આ હેતુ માટે ડિઝાઇન વિચારસરણી ના ઉપયોગોને વળગી રહીશું મારી ટીમ ને સોંપું છું આ સજ્જનોએ મારી સાથે ચર્ચા કરી છે અને તેઓ શું કાર્ય કરી રહ્યા છે તે મને સમજાવ્યું છે આપણે ગ્રાહક યાત્રા નકશા આલેખન કરીશું તો આપે મને તેના પગલાંઓ વિશે વાત કરતા સાંભળ્યો છે અને આપણે તે જ કરવા જઈએ છીએ તો હું મોટા ભાગે એક સૂક્ષ્મ જંતુની જેમ રહીશ આપ લોકો જે કરી રહ્યા છો હું ફક્ત તેનું નિરીક્ષણ કરીશ જો કોઈ એવી બાબતો છે કે જેમાં આપને મદદની જરૂર છે તો મને લાગે છે કે સંભવત હું માથુ મારી શકું અને સહાય કરી શકું અન્યથા મોટા ભાગે આપ સ્વતઃ નિર્દેશક છો બરાબર આપ લોકો જુઓ આ મારી ચોંટાડવાની નોંધો આપના માટે છે સિદ્ધાર્થ માતુરી સીઇઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ તો મિત્રો હવે આપણે એવું કરવા જઈ રહ્યા છે કે આપણે શાળાએ જતા વિદ્યાર્થીઓના જીવન વિશે વિચારણા કરીશું અને આપણે વિદ્યાર્થીની આજુબાજુ એક વ્યકિતત્વ બનાવવાનું છે અને તે શાળામાં કઈ પ્રવૃત્તિઓમાંથી પસાર થઈ રહ્યો છે તે જોવા પ્રયાસ કરીશું જેમ સાહેબે જણાવ્યું હતું તેમ સંભવતઃ તેમની પ્રવૃત્તિઓમાં કોઈ સમસ્યા શોધી કાઢીએ આપણે તેને પહેલા દરમિયાન અને પછી એ રીતે લખવા જઈ રહ્યા છીએ અને જોઈએ કે આપણે તેને ગ્રાહકના સંદર્ભમાં કઈ રીતે માપી શકીએ તેથી આપણે વિદ્યાર્થી માટે વ્યકિતત્વ બનાવીને પ્રારંભ કરીશું નિથિન કુરિયન સીઓઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ ખરું ચાલો પહેલા આપણે વિદ્યાર્થી માટે એક નામ આપીએ હા આપણે તેનું નામ સેમ રાખી શકીએ સિદ્ધાર્થ માતુરી સીઇઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ હા ચાલો આપણે તેનું નામ સેમ રાખીએ નિથિન કુરિયન સીઓઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ અને તે ચોક્કસપણે શાળાએ જતો વિદ્યાર્થી છે તેથી સંભવતઃ તેની વય ક્યાંક 14 15 ની આસપાસ હશે સિદ્ધાર્થ માતુરી સીઇઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ બરાબર નિથિન કુરિયન સીઓઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ તો આપણી પાસે સેમ છે જેની ઉંમર ૧૪ વર્ષ છે તે ભારતના પુનામાં આંતરરાષ્ટ્રીય શાળામાં અભ્યાસ કરે છે આપણે વિચારીએ કે આપણું પ્રથમ વ્યક્તિ સેમ દ્વારા કરવામાં આવતી શાળામાં મુખ્ય પ્રવૃત્તિ શું હશે સિદ્ધાર્થ માતુરી સીઇઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ પ્રવૃત્તિઓ શરૂ કરતા પહેલા આપણે આ વ્યકિતની એક અલગ નોંધ બનાવીશું બરાબર જેથી આપણે જેની જરૂર હોય તે કરી શકીએ ઠીક છે નિથિન કુરિયન સીઓઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ તે આપણું પ્રથમ વ્યકિતત્વ છે બરાબર સિદ્ધાર્થ માતુરી સીઇઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ તો તે આપણું પ્રથમ વ્યકિતત્વ છે ચાલો હવે આપણે કેટલીક પ્રવૃત્તિઓ શરૂ કરીએ નિથિન કુરિયન સીઓઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ પ્રવૃત્તિઓ કે જે તે કરી રહ્યો છે બરાબર સિદ્ધાર્થ માતુરી સીઇઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ સંભવત વિદ્યાર્થી માટે શાળામાં સૌથી અગત્યની બાબત છે નોંધ લેવી નિથિન કુરિયન સીઓઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ નોંધો બરાબર સિદ્ધાર્થ માતુરી સીઇઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ તો ચાલો શિક્ષક વર્ગમાં ભણાવતા હોય ત્યારે નોંધ લેતા વિદ્યાર્થીની પ્રવૃત્તિ પર વિચાર કરીએ નિથિન કુરિયન સીઓઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ બરાબર પ્રવૃત્તિ સેમ સાથે આપણે પ્રથમ જે પ્રવૃત્તિ માપવા જઈ રહ્યા છીએ તે છે નોંધો લેવી હા તો ચાલો આપણે તે પ્રવૃત્તિને બરાબર નીચે રાખીએ સિદ્ધાર્થ માતુરી સીઇઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ હા નિથિન કુરિયન સીઓઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ સેમ તો હવે જેમ્ સાહેબે ઉલ્લેખ કર્યો છે એમ આપણે તે પ્રવૃત્તિથી સંબંધિત ત્રણ જુદા જુદા દૃશ્યો રાખવા પડશે સિદ્ધાર્થ માતુરી સીઇઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ બરાબર નિથિન કુરિયન સીઓઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ આ પ્રવૃત્તિ થાય તે પહેલાં સેમ શું કરે છે તે દરમિયાન શું કરે છે અને તે પછી કઈ પ્રવૃત્તિ કરે છે તો પછી સેમ જયારે વર્ગમાં હોય ત્યારે એવી કેટલીક પ્રવૃત્તિઓ કઈ છે જે તે નોંધ લેતા પહેલાં કરે છે શ્યામ પોલ એમ વર્ગમાં સૌપ્રથમ સેમ તેનું દફતર ખોલશે તેની નોંધો બહાર કાઢશે નિથિન કુરિયન સીઓઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ બરાબર વર્ગમાં નોંધ લેવાની વાસ્તવિક પ્રક્રિયા પહેલા કેટલીક પ્રવૃતિઓ થાય છે જેવી કે શિક્ષક વર્ગમાં પ્રવેશ કરશેઆ એવું કંઈક છે જે પહેલા થશે પછી શિક્ષક વિદ્યાર્થીઓને તેમની નોટબુક અને પાઠયપુસ્તકો કાઢવા કહેશે અથવા તેઓ પોતે જ નોંધો અને પાઠો તૈયાર રાખશે તે બીજા ક્રમની પ્રવૃત્તિ હશે શિક્ષકની સૂચના અને નોંધો બરાબર અને બીજું શું તે પછી કદાચ શિક્ષક સૂચનાઓ આપશે પછી ભણાવવાનું શરૂ કરશે સિદ્ધાર્થ માતુરી સીઇઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ અને આખરે સેમ શિક્ષક જે શીખવે છે તે સમજવાનો પ્રયાસ કરે છે અને તેની નોંધપોથીમાં કેટલીક નોંધો લખવાનો પ્રયત્ન કરે છે બરાબર નિથિન કુરિયન સીઓઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ તેની નોંધપોથીમાં સુપ્રતિવ દાસ સીટીઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ શું શિક્ષકની વિગતો જેમ કે શિક્ષક કયા વિષય ભણાવી શકે છે તે મહત્વનું છે આ સ્થિતિમાં આ પ્રવૃત્તિમાં પ્રવૃત્તિ શરૂ થાય તે પહેલાં કલ્પના કરો કે શિક્ષક વર્ગમાં પ્રવેશ કરે છે તે વિજ્ઞાનના શિક્ષક અથવા ગણિતશાસ્ત્રના શિક્ષક હોઈ શકે આ કિસ્સામાં આ બાબતથી કોઈ ફરક પડે નિથિન કુરિયન સીઓઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ એ જે રીતે આ વિશિષ્ટ પ્રવૃત્તિ કરી રહ્યો તેથી ફરક પડે અરે વાહ મને લાગે છે કે કંઈક હોઈ શકે છે સુપ્રતિવ દાસ સીટીઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ કયા વિષયો નિથિન કુરિયન સીઓઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ તે વર્ગમાં નોંધ લેવાની રીતને અસર કરશે બરાબર સુપ્રતિવ દાસ સીટીઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ હા સિદ્ધાર્થ માતુરી સીઇઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ સંભવતઃ કોઈ ભાષા વર્ગ માટે તે પાઠ્ય પુસ્તકો કવિતાના પાઠયપુસ્તકો અને આવા પ્રકારનાં પુસ્તકોમાં વધુ હશે અને જ્યાં ગણિતની વાત આવે ત્યારે તે અભ્યાસ વધારે છે કામચલાઉ કાર્ય નિથિન કુરિયન સીઓઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ હા મેં જોયું છે કે અમારા વર્ગમાં કેટલાક વિદ્યાર્થીઓ ભાષાઓ અને વાસ્તવિક નોંધો માટે ચોક્કસ રીતે લખે છે કલ્પના કરો કે હું જયારે ભષાનો વર્ગ હોય ત્યારે મેં મારા સાથીઓને પાઠયપુસ્તક પર લખતા જોયા છે ઉદાહરણ તરીકે જો શિક્ષક કવિતા શીખવતા હોય તો કદાચ નોંધો વાસ્તવિક ગદ્ય અથવા ગદ્યની સામગ્રી ઉપર લખવામાં આવશે જ્યારે ગણિતનો વર્ગ હોય તો તેમની પાસે કદાચ નોંધપોથી પર લખેલી નોંધો છે તો તે એક સારો મુદ્દો બહાર લાવ્યા છે તો હા વિષય અને નોંધ લેવાની પ્રવૃત્તિ સિદ્ધાર્થ માતુરી સીઇઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ તે વિષય ઉપર આધાર રાખે છે નિથિન કુરિયન સીઓઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ વિષય ઉપર આધારિત સિદ્ધાર્થ માતુરી સીઇઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ મને લાગે છે કે આને આપણે પ્રવૃત્તિ થાય તે પહેલા રાખી શકીએ છીએ નિથિન કુરિયન સીઓઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ તો આ એ પ્રવૃત્તિઓની સૂચિ છે જે પહેલા થશે કદાચ બરાબર સિદ્ધાર્થ માતુરી સીઇઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ સંભવતઃ ક્રિયાઓની સૂચિ જે પ્રવૃત્તિ પહેલાં થાય છે બરાબર સિદ્ધાર્થ માતુરી સીઇઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ તેથી હવે આપણે જ્યારે પ્રવૃત્તિ થઈ રહી છે તે દરમિયાન શું થશે તેના તરફ આગળ વધી શકીએ છીએ પ્રાધ્યાપક એક સૂચન મને અહીં કહેવા દો હું અહીં એક સૂચન આપી શકું તેમ છે કે આપ નોંધ દીઠ એક પ્રવૃત્તિ લખી શકો છો મારો મતલબ અહીં આપે ચાર પ્રવૃત્તિઓ લખી છે તેથી આપની પાસે ચાર નોંધ હોઈ શકે છે તે એક વાર્તાની જેમ ઘટનાઓનો ક્રમ દર્શાવે છે આ દ્રશ્ય થાય છે પછી આ થાય છે પછી આ આનાથી ખરેખર મદદ મળશે જો આપપને પાછળથી કોઈ સમજ મળે આપ ક્ષેત્રમાં જાઓ અને અવલોકન કરો કે અરે એક વિષય શિક્ષક આવે છે અને તે કંઇક અલગ કરે છે તો હું નોંધો અદલાબદલી કરી શકું આપની ચોંટાડવાની નોંધો ફેરવી શકું પછી તે દૃષ્ટિકોણથી ત્યાં સમજણ પડે છે સિદ્ધાર્થ માતુરી સીઇઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ તો હા અમે ફરીથી કરીશું પ્રાધ્યાપક હા તેને પહેલાં તરીકે અંકિત કરવું એ સારો વિચાર છે અરે વાહ તે સારો વિચાર છે નિથિન કુરિયન સીઓઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ તેથી અમે આને દૂર કરીશું પ્રાધ્યાપક અરે વાહ હું માનું છું કે શરૂઆત માટે આપે લખ્યું એ સારું છે પરંતુ હું તમને દર પ્રવૃત્તિ દીઠ એક નોંધ લેવાની ભલામણ કરું છું હા સિદ્ધાર્થ માતુરી સીઇઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ તો પછી નિથિન કુરિયન સીઓઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ શિક્ષક વર્ગમાં પ્રવેશે છે ત્યાર બાદ ત્યાં શિક્ષક સૂચના આપે છે અથવા વિદ્યાર્થીઓ તેમના દફતરમાંથી તેમની નોંધપોથી અને સંબંધિત પાઠયપુસ્તકો બહાર કાઢે છે અમે આને દ્વિતીય પ્રવૃત્તિ તરીકે ઓળખી છે સિદ્ધાર્થ માતુરી સીઇઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ શિક્ષકની સૂચના અથવા દફતરમાંથી પુસ્તકો નિથિન કુરિયન સીઓઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ દફતરમાંથી પુસ્તકો હા તો પછીનું પગલું એ હશે કે શિક્ષક સૂચના અથવા અધ્યયન શરૂ કરે છે અને સિદ્ધાર્થ માતુરી સીઇઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ ત્યાર બાદ વિદ્યાર્થીઓ નોંધો લે છે નિથિન કુરિયન સીઓઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ અથવા વિદ્યાર્થી જે જરૂરી છે તે સમજી રહ્યો છે કારણ કે પ્રવૃત્તિ નોંધો લેતા પહેલાની છે બરાબર તેથી વિદ્યાર્થી સમજવા અને શું લખવાની જરૂર છે તે મગજમાં ઉતારે છે સિદ્ધાર્થ માતુરી સીઇઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ બરાબર વર્ગમાં નોંધ લેવાની પ્રવૃત્તિ પહેલા સેમ શું કરશે તે માટે આપણી પાસે ચાર પગલાં છે તો હવે નિથિન કુરિયન સીઓઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ સરસ સાહેબ શું અત્યાર સુધી આપણે યોગ્ય દિશામાં જઈ રહ્યા છીએ પ્રાધ્યાપક ઉત્તમ શ્રેષ્ઠ નિથિન કુરિયન સીઓઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ ઉત્તમ સિદ્ધાર્થ માતુરી સીઇઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ તો પછી આપણે પ્રવૃત્તિની 'દરમ્યાન' સમયરેખા પર આગળ વધી શકીએ નોંધ લેતી વખતે સેમ પહેલી પ્રવૃત્તિ કઈ કરશે કદાચ તેની કલમ કાઢે નિથિન કુરિયન સીઓઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ હા મને લાગે છે કે સાધન ખરેખર મહત્વપૂર્ણ હશે સિદ્ધાર્થ માતુરી સીઇઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ કલમ લો અને નોંધપોથી ખોલો વિદ્યાર્થી 4 નોંધ લો સુપ્રતિવ દાસ સીટીઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ મને લાગે છે કે ત્યાં એક વધુ મુદ્દો છે જેમ કે પ્રથમ આપની પાસે જે પુસ્તક અથવા કલમ હોય તેમાંથી પસંદ કરવું ઉદાહરણ તરીકે આપ સેમ ઘણી બધી નોંધપોથીઓ રાખે છે ખરું અને બધી નોંધપોથી જુદા જુદા ક્રમમાં હોઈ શકે અથવા તે જુદી રીતે વિષયવાર હોઈ શકે કલ્પના કરો કે ગણિતનો વર્ગ છે અને શિક્ષક નથી ઇચ્છતા શિક્ષક ક્યારેય નહિ ઈચ્છે કે તે વિજ્ઞાનની નોંધપોથી કાઢે તેથી નોંધપોથી પસંદ કરવી પણ એક પ્રવૃત્તિ બની જાય છે શ્યામ પોલ એમ અને મને લાગે છે કે દરેક વિષય માટે અલગ અલગ નોંધપોથી હશે નિથિન કુરિયન સીઓઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ સંમત પરંતુ તેની પર ખૂબ વ્યવસ્થિત રીતે આવરણ હોય સિદ્ધાર્થ માતુરી સીઇઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ શિક્ષકની સૂચના અથવા દફતરમાંથી પુસ્તકો બહાર કાઢવા તે નોંધો લેતા પહેલાની એક પ્રવૃત્તિ હશે નિથિન કુરિયન સીઓઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ નોંધો ઉતારતાં પહેલાં તે પસંદ કરે છે કે આ ખાસ વર્ગમાં કઈ ચોક્કસ નોંધપોથી હોવી જરૂરી છે પ્રાધ્યાપક જો આપ તેને ગંભીર સમસ્યા માનશો તો આપ નોંધી શકો છો કે આ પગલા દરમિયાન તે એટલો ખુશ નથી કારણ કે સાચું પુસ્તક મળે તે પહેલા તેને જુદા જુદા પાંચ કે સાત પાઠ્યપુસ્તકો જોવા પડે છે તો આ સમસ્યા હોઈ શકે આપ લખી શકો છો ક્યાંક નોંધી લો નિથિન કુરિયન સીઓઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ બરાબર પ્રાધ્યાપક તો આપ વાસ્તવમાં અહીં હકીકત પણ શોધી રહ્યા છો એક હકીકત એ છે કે આપ તે વ્યક્તિ પર નજર રાખી રહ્યા છો પરંતુ આપ જાણો છો કે આપનો ગુપ્ત આશય એ છે કે આપણે આ સેમને તેના જીવનમાં ક્યાં મદદ કરી શકીએ તો આ એક સ્થાન છે નિથિન કુરિયન સીઓઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ બિલકુલ બરાબર સિદ્ધાર્થ માતુરી સીઇઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ તો હા અમે બીજો મુદ્દો લઈએ પ્રાધ્યાપક હા તેને પેટા તરીકે મૂકીએ હાઉત્તમ છે નિથિન કુરિયન સીઓઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ કદાચ તેની પ્રથમ પ્રવૃત્તિ કલમ કાઢવાની હોય સિદ્ધાર્થ માતુરી સીઇઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ લખવા માટેનું સાધન અને એક કલમ લખવું અને તેનું પુસ્તક ખોલવું આ 'દરમ્યાન' નું પહેલું પગલું હશે હવે પછીનું પગલું હશે નિથિન કુરિયન સીઓઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ આગળ કદાચ તે પહેલેથી જ જે લખે છે તે ચાલુ રાખશે અથવા તેને પાછું જોવું પડશે અથવા વર્ગમાં શીખવવામાં આવતા તે ચોક્કસ વિષય સાથે સંબંધિત તેણે શું લખ્યું હતું તે તપાસશે સિદ્ધાર્થ માતુરી સીઇઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ બરાબર છે તો કદાચ શિક્ષક પૂછે છે કે છેલ્લા વર્ગમાં આપણે ક્યાં સમાપ્ત કર્યું અને કદાચ સેમ કહી શકે તે અગાઉના પૃષ્ઠો ફરી જોઈ શકે છે તેની પાછલી પ્રકરણની નોંધો ચકાસી શકે છે અને ફરી કહી શકે છે નિથિન કુરિયન સીઓઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ નવી નોંધ લખવા માટે તે પાછો જુએ છે સિદ્ધાર્થ માતુરી સીઇઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ મને લાગે છે કે પાછલા વર્ગના નોંધોની ચકાસણી નિથિન કુરિયન સીઓઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ નોંધો એ એવી કોઈ પ્રવૃત્તિ છે જે તે વિશેષ રીતે કરે છે સુપ્રતિવ દાસ સીટીઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ વર્ગોનું પુનકથન સિદ્ધાર્થ માતુરી સીઇઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ પુનકથન એ ફરી એક શિક્ષકની પસંદગી હશે હા તે સેમની વર્ગોમાં નોંધ લેતી પ્રવૃત્તિ હેઠળની પ્રવૃત્તિ નથી તો અગાઉની નોંધોની ચકાસણી નિથિન કુરિયન સીઓઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ હવે પછી તેનું અત્યારનું પાનું એકવાર પૂર્ણ થઈ જાય તે પછી તે એક નવું પાનું કાઢશે તે સંભવતઃ નવા પૃષ્ઠ સાથે પ્રારંભ કરવાનું પસંદ કરશે સિદ્ધાર્થ માતુરી સીઇઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ તેથી શરૂ કરવા માટે પૃષ્ઠની પસંદગી એ વર્તમાનની નોંધ છે નિથિન કુરિયન સીઓઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ આગળ હા નવી પંક્તિ નવી નોંધોનો સમૂહ સિદ્ધાર્થ માતુરી સીઇઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ તેની આગામી નોંધો લખવા માટે કોઈ પૃષ્ઠ પસંદ કરવું નિથિન કુરિયન સીઓઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ હું માનું છું કે આ પ્રવૃત્તિ તે વારંવાર કરે છે કે નવા પાના ઉપર જવું અને ફરી જુના પાના ઉપર જવું સિદ્ધાર્થ માતુરી સીઇઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ સંભવત શિક્ષક જે ભણાવે છે તે પ્રકરણના આધારે તે કોઈ લેખિત સામગ્રી અથવા આકૃતિ નોંધી રહ્યો છે તો આ છે નિથિન કુરિયન સીઓઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ બરાબર સુપ્રતિવ દાસ સીટીઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ ચિત્રમય ઉદાહરણ સિદ્ધાર્થ માતુરી સીઇઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ ચિત્રમય ઉદાહરણ અથવા લેખિત સામગ્રી તો તે પ્રકરણ અથવા શિક્ષકો ઉપર આધાર રાખે છે તેથી લેખિત સામગ્રી અથવા ચિત્રમય રજૂઆતો આકૃતિઓ જેવી રજૂઆતોને ધ્યાનમાં લેવી પ્રાધ્યાપક અરે વાહ હું કહીશ કે જો આપ પાસે તેના માટે એક સરળ શબ્દ હોય તો સિદ્ધાર્થ માતુરી સીઇઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ મને પછી તે ખ્યાલ આવ્યો તેથી મારે તે ઉમેરવું પડ્યું તો મને લાગે છે કે નોંધો બનાવવા દરમિયાન આપણને ચાર પ્રવૃત્તિઓ મળી છે આ સંદર્ભમાં કોઈ સૂચનો છે પ્રાધ્યાપક આપ બરાબર છો આપ સરસ છો સિદ્ધાર્થ માતુરી સીઇઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ સરસ તો પછી આપણે નોંધો લીધા 'પછી' ની સમયરેખા પર જઈ શકીએ તેથી સેમ તેની નોંધો લેવાનું સમાપ્ત કર્યા પછી શું કરશે કદાચ નિથિન કુરિયન સીઓઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ સામાન્ય રીતે હું માનું છું કે જ્યારે શિક્ષકની સૂચનાનો અંત આવશે ત્યારે સેમ કદાચ વિચારશે કે હવે મારે નોંધો ઉતારવાનું બંધ કરવાનો સમય આવી ગયો છે તેથી શિક્ષક તેની અથવા તેણીની સૂચનાને સમાપ્ત કરશે આ એક પગલું હશે સિદ્ધાર્થ માતુરી સીઇઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ તો સમાપ્ત કરવાની શિક્ષકની સૂચનાને અનુસરવું નિથિન કુરિયન સીઓઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ ફરીથી હું માનું છું કે આપણે જે રીતે આલેખન કર્યું છે તેવું જ હશે શિક્ષક એવી સૂચના આપે કે મારો આજનો વર્ગ સમાપ્ત થયો છે અથવા વિદ્યાર્થી જાતે જ સમજી જાય કે આજની સૂચના પૂર્ણ થઇ સિદ્ધાર્થ માતુરી સીઇઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ તો પછી કદાચ તે ચકાસી શકે કે તેણે શું લખ્યું છે નિથિન કુરિયન સીઓઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ તેણે શું લખ્યું છે તેની ચકાસણી કરવી તે કંઈક એવું કરી શકે છે સિદ્ધાર્થ માતુરી સીઇઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ સુપ્રતિવ દાસ સીટીઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ તે એવું ઈચ્છે સિદ્ધાર્થ માતુરી સીઇઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ તે પોતાના અક્ષર જુએ છે કે શું તેણે સરસ રીતે લખ્યું છે તેના આકૃતિઓ ખૂબ સરસ રીતે સમાપ્ત થઈ છે કે નહીં અથવા તે સારી રીતે કરવાં માટે બીજા કોઈ પાસે કરાવી શકે સુપ્રતિવ દાસ સીટીઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ કદાચ કોઈ બીજું પ્રાધ્યાપક વ્યક્તિગત અનુભવ સિદ્ધાર્થ માતુરી સીઇઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ લગભગ એવું જ નિથિન કુરિયન સીઓઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ તેથી એવી શક્યતા છે કે આપણે તેને પ્રવૃત્તિ તરીકે રાખી શકીએ આપણે જોઈશું પ્રાધ્યાપક મને લાગે છે કે આપે આ મુદ્દાને ક્ષેત્રમાં વાસ્તવિક ગ્રાહકો સાથે તપાસવાની જરૂર છે આ તપાસ્યું છે આ આપના પોતાના અનુભવમાંથી છે સારું આપણે આલેખન કરીએ કારણ કે આ પ્રથમ પગલું સ્વયંના અનુભવ અને નિરીક્ષણમાંથી આલેખન કરવાનું છે તો આ અહીં છે હવે પછી જે આપનું લક્ષ્ય ક્ષેત્ર છે ખરેખર તે ક્ષેત્રમાં જાઓ અને જુઓ કે તેઓ ખરેખર શું કરે છે ત્યાર બાદ વસ્તુઓ બદલાઈ શકે છે આપ થોડી બાબતો ઉમેરી પણ શકો છો બરાબર નિથિન કુરિયન સીઓઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ બરાબર સિદ્ધાર્થ માતુરી સીઇઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ બરાબર સાહેબ કદાચ તે પોતાની નોંધો બધા સાથે ચકાસે છે તે ચોક્કસ વર્ગમાં તેની નોંધો બધા સાથે ચકાસીને અને જો તેને અગત્યનું લાગે તો તે લીટી દોરે છે અથવા કોઈ ચિહ્ન કરે છે નિથિન કુરિયન સીઓઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ હા તે કદાચ કરે આ બધું ફરીથી આની હેઠળ જ આવે હા બરાબર સિદ્ધાર્થ માતુરી સીઇઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ તો આ બીજું પગલું છે નિથિન કુરિયન સીઓઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ અને પછી આપણે ધારીએ છીએ સુપ્રતિવ દાસ સીટીઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ મને લાગે છે કે તેના બે પરિણામો હશે કાં તો તે વસ્તુઓ તેના દફ્તરમાં મૂકી શકે અથવા તે નોંધો બીજા કોઈને આપી શકે ઉદાહરણ તરીકે કલ્પના કરો કે હું ધીરે લખું છું અને કોઈ ઝડપથી લખે છે તે ઝડપથી પૂર્ણ કરે છે મારાથી કેટલાક મુદ્દાઓ છૂટી જાય છે બરાબર તેથી મારે તે બાબતોને બીજી વખત લખવાની જરૂર છે નિથિન કુરિયન સીઓઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ બરાબર જો તે ઝડપથી લખે છે તો તે બીજા એવા કોઈને આપી શકે છે જે બહુ ઝડપી ના હોય તેણે જે નોંધ્યું છે તે તપાસવા માંગે છે આ પણ એક વિકલ્પ છે સિદ્ધાર્થ માતુરી સીઇઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ અથવા તે નોંધો બીજાને આપી શકે છે નિથિન કુરિયન સીઓઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ અથવા તો મને લાગે છે કે આપણે તેને બે વૈકલ્પિક પ્રવૃત્તિઓ તરીકે મૂકી શકીએ છીએ પ્રાધ્યાપક કેમ નહીં આપ તેને કાઢી પણ શકો છો સિદ્ધાર્થ માતુરી સીઇઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ બીજાને નોંધો એવી અથવા નિથિન કુરિયન સીઓઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ તે ચોક્કસ નોંધપોથીને બંધ કરવી અને તેને ફરી દફ્તરમાં મુકવી સુપ્રતિવ દાસ સીટીઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ આ સિવાય આપણે શું મૂલ્યાંકનનો વિચાર કરી શકીએ શિક્ષક જે વર્ગ મૂલ્યાંકન આપે છે તે પછીની પ્રવૃત્તિ હોઈ શકે છે નિથિન કુરિયન સીઓઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ તો હું માનું છું કે આનાથી આખી પ્રવૃત્તિ જ બદલાઈ જશે આ કદાચ એવું કંઈક હશે જે તેના માટે ખૂબ જ વ્યક્તિગત છે પ્રાધ્યાપક મારુ સૂચન એ છે કે તેને યોગ્ય બનાવીએ મૂલ્યાંકન સિવાયની સ્થિતિમાં નોંધ લેવી ઠીક છે સરસ મુદ્દો છે કારણ કે દૃશ્ય બદલાય છે અને પગલાં શું છે તે પ્રવૃત્તિના આધારે બદલાશે આપ જોઈ શકો છો તેમ આપણે કોઈ પણ ઉકેલો વિના તે કર્યું છે એક છેલ્લું અગત્યનું પગલું એ છે કે આપના વિદ્યાર્થી સેમની ભાવનાત્મક સ્થિતિ પર ધ્યાન આપવું ક્યારેક એવો સમય હોય છે જયારે તે પ્રસન્ન હોય છે વાહ આ ખુબ સરસ છે ઠીક છે હું આ કરી શકું છું ક્યારેક એવો સમય હોય છે જયારે તે પ્રસન્ન ના હોય એટલે કે ઉદાસ હોય અને એક ત્રીજો સમય છે જયારે કોઈ ભાવના નથી મેં તમને વર્ગમાં ઉદાહરણ આપ્યું તેમ તે બસમાંથી નીચે ઉતરી રહ્યો છે નીચે ઉતરતી વખતે કોઈ ભાવનાઓ નથી આપ નીચે ઉતર્યા છો નીચે ઉતર્યા છો બરાબર છે આ રીતે છે આપ અહીં આપના પોતાના નિરીક્ષણો અથવા આપના પોતાના વ્યક્તિગત અનુભવથી પણ જોઈ શકો છો એવી જગ્યાઓ છે જ્યાં આપ વાહથી શરૂ કરો છો આ સરસ છે આ સરસ છે પરંતુ હવે એવું કઈંક નથી જેનાથી હું પ્રસન્ન હોઉં બરાબર તો આપ હસતો ચહેરા અથવા દુઃખી ચહેરા જેવી સરળ વસ્તુથી ચોંટાડવાની નોંધ પર નિશાની બનાવી શકો નિથિન કુરિયન સીઓઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ વર્ગમાં પ્રવેશતા શિક્ષક માટે સંભવતઃ હસતો ચહેરો પ્રાધ્યાપક માફ કરશો સિદ્ધાર્થ માતુરી સીઇઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ ચાલો આપણે માની લઈએ કે સેમને લખવાનું પસંદ છે નિથિન કુરિયન સીઓઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ લખવાનું પસંદ કરે છે અને વર્ગમાં રહેવાનું અને શીખવાનું પસંદ કરે છે હા અરે વાહ તે આદર્શ પરિસ્થિતિ છે નિથિન કુરિયન સીઓઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ આદર્શ પરિસ્થિતિ જેનું આપણે આલેખન કરવા માંગીએ છીએ તો ચાલો જ્યારે શિક્ષક પ્રવેશ કરે છે ત્યારે હસતો ચહેરો આપીએ બરાબર સિદ્ધાર્થ માતુરી સીઇઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ તે પ્રસન્ન સેમ છે સુપ્રતિવ દાસ સીટીઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ ખૂબ સરસ સિદ્ધાર્થ માતુરી સીઇઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ પછી શિક્ષકોની પછી દફતરમાંથી પુસ્તકો કાઢવાની સૂચના આપે છે કદાચ આ નહીં હા તેને ખબર પડી ગઈ કે તે એક ખાલી વર્ગ નહીં હોય હા નિથિન કુરિયન સીઓઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ તેથી તે ત્યાં ઉદાસ નિશાની હોઈ શકે શ્યામ પોલ એમ તે ઘણી બધી નોંધો લઈ રહ્યો છે સુપ્રતિવ દાસ સીટીઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ સાધારણ નિશાની બરાબર નિથિન કુરિયન સીઓઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ અને બીજી જોવાની બાબત એ છે કે તેણે ઘણા બધા પાઠ્યપુસ્તકો અને નોંધપોથીઓની સૂચિ જોવી પડશે આ ચોક્કસ શિક્ષકનું પુસ્તક નોંધપોથી ક્યાં છે તે શોધી કાઢવું સંબંધિત પૃષ્ઠ પર આવવું સુપ્રતિવ દાસ સીટીઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ ના તો સેમ આ રીતે ખુશ ન હોઈ શકે નિથિન કુરિયન સીઓઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ હા સેમ ખુશ હોઈ શકે નહીં મને નથી લાગતું કે તે ખૂબ હશે સુપ્રતિવ દાસ સીટીઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ આ બધા કરવાથી સેમ ખુશ થશે નહીં નિથિન કુરિયન સીઓઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ અને તે દરમિયાન શિક્ષક કંઈક એવું બોલી રહ્યા છે જે મહત્વપૂર્ણ છે અને તે જે કહી રહ્યા છે તેની પર સેમ પોતાનું સંપૂર્ણ ધ્યાન આપવા માટે સમર્થ નથી તેથી મૂંઝાયેલો સેમ અથવા સંભવતઃ નાખુશ સેમ સિદ્ધાર્થ માતુરી સીઇઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ ઠીક છે અથવા મૂંઝાયેલો સેમ પ્રાધ્યાપક ઠીક છે તેથી આપ ઉદગારચિહ્ન અને પ્રશ્ન ચિહ્ન મુકો છો ઠીક છે સિદ્ધાર્થ માતુરી સીઇઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ પછી શિક્ષક ભણાવવાનું શરૂ કરે છે નિથિન કુરિયન સીઓઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ મને લાગે છે કે તે ખૂબ સામાન્ય વસ્તુ હશે હા સીધો ચહેરો પ્રાધ્યાપક બરાબર સિદ્ધાર્થ માતુરી સીઇઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ પછી વિદ્યાર્થી સમજી રહ્યા છે કે શેની નોંધ લેવાની જરૂર છે નિથિન કુરિયન સીઓઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ આ કદાચ એવી પ્રવૃત્તિ હોઈ શકે જેને અમલમાં મૂકવું મુશ્કેલ હોઈ શકે છે સિદ્ધાર્થ માતુરી સીઇઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ કારણ કે આપણે સેમ વિષે વિચારીએ છીએ ચાલો આપણે પ્રસન્ન ચહેરો બનાવીએ બરાબર નિથિન કુરિયન સીઓઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ બરાબર સિદ્ધાર્થ માતુરી સીઇઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ હવે તે પ્રવૃત્તિ 'પહેલાં' ના પગલાં માટેની લાગણી છે હવે આપણે 'દરમ્યાન' ભાગમાં આવીએ તેની કલમ ગોઠવવી અને લખવા માટે પુસ્તક ખોલવુ મને લાગે છે કે તે ખૂબ જ શાંત છે લાગણી નથી પાછલી નોંધોની ચકાસણી કદાચ ઉત્સુક સેમ નિથિન કુરિયન સીઓઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ અરે આ તેના માટે ફરી મુશ્કેલી બની શકે છે કે શિક્ષક તેને જ્યાં જવા માટે કહે છે અથવા તે જ્યાં જવા ઈચ્છે છે હા સુપ્રતિવ દાસ સીટીઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ તે કિસ્સામાં તે ખુશ નથી સિદ્ધાર્થ માતુરી સીઇઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ તેની આગામી નોંધો લખવા માટે એક પૃષ્ઠ પસંદ કરવાનું છે નિથિન કુરિયન સીઓઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ એકદમ સીધું બરાબર સુપ્રતિવ દાસ સીટીઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ ભાવના નહીં સિદ્ધાર્થ માતુરી સીઇઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ પ્રકરણ લખવું અથવા આકૃતિઓ દોરવી હું માનું છું કે આ એવી પ્રવૃત્તિ હશે જેનાથી સેમ ખુશ હોય નિથિન કુરિયન સીઓઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ હા ખુશ છે તે નોંધ લેવાનું પસંદ કરે છે સિદ્ધાર્થ માતુરી સીઇઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ અને આપણે આ સમગ્ર પ્રવૃત્તિને ધ્યાનમાં લીધી છે તો તે મુખ્ય ભાગ છે નિથિન કુરિયન સીઓઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ અને તે વ્યક્તિત્વ આ રીતે છે બરાબર સિદ્ધાર્થ માતુરી સીઇઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ તેથી તે 'દરમ્યાન' માટે છે પ્રવૃત્તિ બાદમાં શિક્ષક નોંધ લેવાનું બંધ કરવાની સૂચના આપે પછીની લાગણી છે સુપ્રતિવ દાસ સીટીઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ તે ખૂબ જ ખુશ હશે નિથિન કુરિયન સીઓઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ ના કારણ કે શિક્ષક વર્ગમાં પ્રવેશે છે ત્યારે તે ખુશ હતો તેથી સિદ્ધાર્થ માતુરી સીઇઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ કદાચ તે વધુ આકૃતિઓ દોરવા અને વધુ લખવા માંગે છે આપણે એક આદર્શ વિદ્યાર્થીની વિચારણા કરી રહ્યા છીએ જે લખવા માંગે છે સુપ્રતિવ દાસ સીટીઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ ઠીક છે તો તે ખુશ થશે નિથિન કુરિયન સીઓઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ ના તે દુખી થશે હા દુખી સિદ્ધાર્થ માતુરી સીઇઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ હવે વધુ નહિ લખી શકે તેની નોંધો વિશેષ રૂપે ફરી તપસાવી નિથિન કુરિયન સીઓઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ મને લાગે છે કે તે એકદમ સરળ હશે સિદ્ધાર્થ માતુરી સીઇઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ વ્યક્તિગત પ્રવૃત્તિ તેથી હા સીધું સરળ ત્યાર બાદ તે વિશેષ નોંધ બીજાને આપવી અથવા તેને બંધ કરવી મને લાગે છે કે તે છે નોંધ બીજાને આપવી એ ખુશીની વાત હશે નિથિન કુરિયન સીઓઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ ખુશ જ્યારે તે તેની નોંધ બીજાને આપશે ત્યારે ચોક્કસપણે તે ખુશ થશે સિદ્ધાર્થ માતુરી સીઇઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ તો હા તે ફરીથી ખુશ સેમ છે પ્રાધ્યાપક બરાબર આ ખુબ સરસ રીતે થયું છે તો અહીં બે બાબતો છે મેં કહ્યું તેમ જ્યારે આપ ક્ષેત્રમાં જાઓ ત્યારે પુષ્ટિ કરી શકો છો કે આપે જે અનુભવ કર્યો અને જે જોયું છે તેના પરથી કલ્પના કરી હતી તે મુજબ આ પગલાંઓ છે કે નહિ બીજી બાબત એ છે કે આપે જે ભાવનાત્મક આલેખન કર્યું છે તેની પુષ્ટિ કરવી કેટલીકવાર સહાનુભૂતિ આલેખન તરીકે ઓળખાય છે ઘણા લોકો ખુબ વિગતવાર ભાવનાત્મક આલેખન કરે છે આપણે તે ખુબ સરળ રીતે કરીશું આપણે આ રીતે કરીએ છીએ આપણે એ ચકાસવાનું છે કે તેઓ ખરેખર પ્રસન્ન છે કે નહિ મારો અર્થ એ છે આપે એક આદર્શ વિદ્યાર્થી લીધો છે આપ બિલકુલ તે વિદ્યાર્થીઓને પસંદ કરી શકો છો આદર્શ વિદ્યાર્થીઓ આપ આપના શિક્ષકને પૂછી શકો છો અને તે આદર્શ વિદ્યાર્થીઓ શોધી શકો છો અને ત્યાર બાદ જુઓ કે વાસ્તવમાં એવું છે કે નહિ તેમનું અવલોકન કરો તેમને પૂછશો નહીં આ મારી આપના માટે સલાહ છે પૂછો નહીં તેનું નિરીક્ષણ કરો કારણ કે તેઓ આપને કંઈક એવું કહેશે કે જે આપ સાંભળવા માંગો છો પરંતુ વાસ્તવમાં તેઓ તેનાથી વિરુદ્ધ હોઈ શકે છે એવું કંઇક છે જે આપે ક્ષેત્રમાં જઈને કરવું પડશે એવી બે બાબતો છે આપે ક્ષેત્રની પ્રવૃત્તિમાં નોંધવી પડશે સરસ આ ખૂબ સરસ છે હું માનું છું કે આપ એક વધુ વ્યક્તિત્વની વિગતોમાં ગયા છો તો આ આપણી ચર્ચા વિચારણા હતી બીજી ચર્ચા માટે આપણે ફરીથી મળીશું તો આપણે મેજને સાફ કરવા જઈ રહ્યા છીએ અમે આપને બતાવીશું કે આપણે શું કર્યું છે અને પછી કદાચ ફરીથી મળીશું અને આપણે બીજા વ્યક્તિત્વનું વિવરણ કરીશું કારણ કે આ કિસ્સામાં તે મહત્વનું છે કારણ કે નોંધો લખવાની અને નોંધો સાથે કાર્ય કરવાની યાત્રા અહીં આ દૃશ્યમાં સમાપ્ત થતી નથી તેથી જ આપણે બીજું એક કાર્ય કરીશું જો આપના દૃશ્યમાં આ છે તો આપને ફક્ત આ જ જોઈએ જેમ કે મારા કિસ્સામાં મેં ઉદાહરણ આપ્યું કે મેં શ્રીમતી અવનીની ઘરથી કાર્યાલય સુધીની યાત્રાની નોંધ કરી આપ ફક્ત એક કરીને અટકી શકો છો પરંતુ આ કિસ્સામાં આપણે બીજું પણ કરીશું તો જોડાયેલા રહો અમે આપને આગામી બતાવવા જય રહ્યા છીએ